લેસિંગ સિસ્ટમ્સની ડિઝાઇન હવે હું લેસિંગ સિસ્ટમની ડિઝાઇન વિશે ચર્ચા કરવા જઈ રહ્યો છું હવે અગાઉના લેક્ચરમાં આપણે બતાવ્યું છે કે લેસિંગ પર શું બળ આવે છે અને બિલ્ટ અપ મેમ્બર માટે લેસિંગ સિસ્ટમમાં નિષ્ફળતાના મોડ્સ શું છે અને સંખ્યાની ગણતરી કેવી રીતે કરવી બોલ્ટની લેસિંગની જાડાઈની ગણતરી કેવી રીતે કરવી લેસિંગની પહોળાઈ અને લેસિંગ બારનું અંતર કેવી રીતે નક્કી કરવું લેસિંગ બારની લંબાઈ કેટલી હોવી જોઈએ આ બધી બાબતોની ચર્ચા કરવામાં આવી છે પરંતુ ડિઝાઇનિંગ માટે આપણે એક બનાવવી પડશે પ્રણાલીગત રીતે જેથી કરીને સ્ટેપ બાય સ્ટેપ અમે ડિઝાઇન કરી શકીએ તેથી પ્રથમ હું લેસિંગ સિસ્ટમની ડિઝાઇન માટે ઉપયોગમાં લેવાતા પગલાઓની ચર્ચા કરીશ તે ખૂબ જ લાંબી પ્રક્રિયા છે તેથી આપણે પગલાંને કાલક્રમિક રીતે યાદ રાખવું જોઈએ જેથી કરીને આપણે વ્યવસ્થિત રીતે લેસિંગ સિસ્ટમને સંપૂર્ણ રીતે ડિઝાઇન કરી શકીએ અને પગલાઓની ચર્ચા કર્યા પછી આપણે તેના વિશે ચર્ચા કરીશું એક સૉફ્ટવેર મારા વિદ્યાર્થીઓ દ્વારા વિકસાવવામાં આવ્યું છે હું ચર્ચા કરીશ કે સોફ્ટવેર કેવી રીતે વિકસાવી શકાય અને લેસિંગ સિસ્ટમ્સ કેવી રીતે ડિઝાઇન કરી શકાય બરાબર અને જો સમય પરવાનગી આપે તો અમે આંશિક રીતે એક ઉદાહરણ જોઈશું ઠીક છે તો ચાલો આપણે ડીઝાઈનના સ્ટેપ્સ પર આવીએ તો પહેલા આપણે શું કરીશું આપણે લેસિંગ સિસ્ટમ પસંદ કરીશું એટલે કાં તો આપણે સિંગલ લેસિંગ પસંદ કરીશું કે ડબલ લેસિંગ કે જે આપણે પહેલા નક્કી કરવાનું છે કારણ કે સિંગલ લેસિંગ માટે ડિઝાઈનની પ્રક્રિયા સંપૂર્ણપણે બદલાઈ જશે અને ડબલ લેસિંગ કારણ કે સંખ્યા સિંગલ લેસિંગ અથવા ડબલ લેસિંગના આધારે સભ્ય પર કામ કરતું બળ અલગ હશે અને તે મુજબ બોલ્ટ્સની સંખ્યા લેસિંગ સિસ્ટમનું પરિમાણ બદલાશે તેવી જ રીતે જો સિંગલ લેસિંગ આપીએ તો ગિરેશનની ત્રિજ્યા શું હશે અને પાતળો ગુણોત્તર શું હશે અને ડબલ લેસિંગ માટે પાતળો ગુણોત્તર શું હશે જેની ગણતરી પણ અલગ રીતે કરવામાં આવશે તેથી જો આપણે પહેલા લેસિંગ સિસ્ટમ નક્કી કરીએ કે તે સિંગલ લેસિંગ છે કે ડબલ લેસિંગ છે તો આગળ વધવું વધુ સારું રહેશે આગળ આપણે કમ્પ્રેશન મેમ્બરની ધરી સાથે ઝોકનો કોણ નક્કી કરવાનો છે ઝોકનો કોણ એટલે આ કોણ થીટા તેથી જેમ આપણે અગાઉ કહ્યું હતું કે થીટા 40 થી 70 ડિગ્રી સુધી બદલાય છે અને સામાન્ય રીતે અમે લેસિંગ સિસ્ટમની મહત્તમ કાર્યક્ષમતા મેળવવા માટે થીટાને 40 થી 45 ડિગ્રી સુધી રાખવાનો પ્રયાસ કરીએ છીએ પછી એકવાર આપણે લેસીંગ સિસ્ટમ અને તેના ઝોકનો કોણ નક્કી કરીએ પછી આપણે ગેજનું અંતર શોધી શકીએ છીએ અને બે સભ્યો વચ્ચેનું અંતર એટલે કે જો આપણે જોઈએ કે આ એક ચેનલ વિભાગ છે જે પાછળ પાછળ તરફ છે તો આપણે જાણી શકીએ છીએ કે આ ગેજ અંતર છે જો આ ગેજ છે અને આ S છે તો આપણે આ બે ગેજથી ગેજ સુધીનું અંતર શોધી શકીએ છીએ જે a છે તેથી બોલ્ટ સેન્ટર વચ્ચેનું અંતર શોધો જે શોધી શકાય છે અને આપેલ આકાર માટે આપણે જાણીએ છીએ કે દરેક બાજુએ ગેજનું અંતર શું છે બરાબર અને અમે પહેલેથી જ નક્કી કર્યું છે કે અંતર શું હોવું જોઈએ જેથી Ixx અને Iyy સમાન બને તેથી તે પહેલાથી જ નક્કી કરવામાં આવ્યું છે અને વિભાગનું કદ પણ નક્કી કરવામાં આવ્યું છે કે તે ચેનલ વિભાગ છે કે I વિભાગ તે પણ નક્કી કરવામાં આવ્યો છે અને તે ચેનલ વિભાગ બેક ટુ બેક અથવા ટો ટુ ટુ હશે તે પણ અગાઉ નક્કી કરવામાં આવ્યું છે તેથી તે મુજબ આપણે a નું મૂલ્ય શોધી શકીએ છીએ જે બોલ્ટ કેન્દ્ર વચ્ચેનું અંતર છે આગળ એટલે a એ મૂળભૂત રીતે S વત્તા 2g બનશે જ્યાં S સ્પષ્ટ અંતર છે અને g એ ગેજ અંતર છે હવે આપણે બે લેસીંગ વચ્ચેની લંબાઈની લંબાઈ શોધવાની છે તેથી તેને બે લેસીંગ વચ્ચેનું અંતર સ્પષ્ટ સ્પેસિંગ સોરી સ્પેસિંગ કહેવાય છે તો આપણે કેવી રીતે શોધી શકીએ કે લંબાઈની લંબાઈનો અર્થ આ છે તેથી આપણે આ મૂલ્ય a a એટલે બોલ્ટ્સ વચ્ચેનું અંતર જાણીએ છીએ તેથી જો આપણે a જાણતા હોઈએ તો આપણે આની કિંમત શોધી શકીએ બરાબર જો આ થીટા છે તો આ થીટા હશે ખરું અને આ હશે જો આ થીટા હશે તો a બાય L બાય 2 ટૅન થીટા બનશે તો L બાય 2 એ બાય ટૅન થિટા બનશે એટલે કે L ટૅન થીટા દ્વારા 2a બનશે બરાબર તેથી L બે લેસિંગ સભ્યો વચ્ચેની લંબાઈ સિંગલ સિસ્ટમ માટે 2a બાય ટેન થીટા તરીકે શોધી શકાય છે જ્યાં આ L બાય 2 છે અને આ L બાય 2 છે તેથી L સિંગલ લેસિંગ માટે શોધી શકાય છે તેવી જ રીતે ડબલ લેસિંગ માટે તે સરળ હશે આ L આ એક ટોટલ નથી કુલ સિંગલ લેસિંગ માટે છે અને આ ડબલ લેસિંગ માટે છે બરાબર તેથી ડબલ લેસિંગ સિસ્ટમ માટે તે બાય ટેન થીટા હશે તેથી આ રીતે બે લેસિંગ વચ્ચેનું અંતર શોધી શકાય છે પછી બીજું આપણે શોધવાનું છે તે લંબાઈ સભ્યની લંબાઈ લેસિંગની લંબાઈ તેથી લેસિંગની લંબાઈ પણ આપણે જાણી શકીએ છીએ કારણ કે આપણે જાણીએ છીએ કે જો આ થીટા છે તો સિન થીટા L હશે તેથી L હું બાય સિન થીટા બનાવી શકું છું તેથી સિંગલ લેસિંગ અથવા ડબલ લેસિંગના કિસ્સામાં લેસિંગની લંબાઈ આ ભૂમિતિમાંથી શોધી શકાય છે જે એક બાય સિન થીટા છે આ રીતે આપણે શોધી શકીએ છીએ આગળના પગલા 3 માં આપણે દરેક ઘટકનો પાતળો ગુણોત્તર શોધી શકીએ છીએ અને પાતળો ગુણોત્તર તપાસી શકીએ છીએ તેથી આપણે જાણીએ છીએ કે હવે આપણે L so અને rc ન્યુનત્તમ જાણીએ છીએ આપણે આ દિશા વિશે rc ન્યુનત્તમ જાણીએ છીએ વિભાગની વ્યક્તિગત ત્રિજ્યા અને વ્યક્તિગત વિભાગની લઘુત્તમ ત્રિજ્યા તેથી L બાય rc ન્યુનત્તમ અને તે ન્યુનત્તમ આ 50 અથવા 0 7 લેમ્બડા મહત્તમ હોવું જોઈએ જે આપણે તપાસવું પડશે જો તે ન હોય તો આપણે શું કરી શકીએ છીએ આપણે કાં તો ઝોકનો કોણ બદલીને અંતરની લંબાઈ ઘટાડી શકીએ છીએ અથવા આપણે વિભાગનું કદ બદલી શકીએ છીએ ખરું તો આ આપણે કરવાનું છે જેથી સભ્યની સ્થાનિક બકલિંગની ધરપકડ થઈ શકે સભ્યનું સ્થાનિક બકલિંગ થઈ શકે અને આ પ્રતિબંધ આપીને તેની કાળજી લઈ શકાય ખરું પગલું 4 માં તેથી એકવાર આપણે દરેક લેસિંગની લંબાઈ શોધી કાઢીએ પછી હું અસરકારક લંબાઈ શોધી શકું હવે અસરકારક લંબાઈ કાં તો 7 હશે જો તે બોલ્ટ એન્ડ સાથે સિંગલ લેસિંગ સિસ્ટમ હશે જો તે ડબલ લેસિંગ સિસ્ટમ હશે તો તે 0 7l હશે અને જો તે વેલ્ડેડ સિસ્ટમ હશે તો તે 0 7l હશે તેથી અમે શોધી શકીએ છીએ કે અમે પગલા 4 માં લેસિંગ સભ્યની અસરકારક લંબાઈ શોધી શકીએ છીએ હવે સ્ટેપ 5 માં આપણે લેસિંગની જાડાઈ શોધી શકીએ છીએ તેથી લેસિંગ મેમ્બર માટે આપણને લંબાઈ જાણવાની જરૂર છે પછી જાડાઈ અને પહોળાઈ આ ત્રણ બાબતો છે જે આપણે જાણવાની જરૂર છે આપણે પહેલાથી જ લેસિંગ મેમ્બર અને કોણ વચ્ચેનું અંતર જાણતા હતા ઝોક થીટા તેથી જાડાઈ આના પરથી શોધી શકાય છે કે t એ l થી 40 બાય ઓછું હોવું જોઈએ જ્યાં l લેસિંગ મેમ્બરની લંબાઈ છે અને આ સિંગલ લેસિંગ માટે સાચું છે અને ડબલ લેસિંગ માટે તે l થી 60 થી વધુ હશે તેથી આમાંથી હું લેસિંગ સિસ્ટમની યોગ્ય જાડાઈ શોધી શકું છું હવે આપણે પાતળો ગુણોત્તર તપાસવો પડશે જેથી આપણે લેસિંગ સિસ્ટમ અને સામાન્ય રીતે લેસિંગ સિસ્ટમનો મહત્તમ પાતળો ગુણોત્તર શોધી શકીએ લેસિંગ સિસ્ટમના કિસ્સામાં લેસિંગ સભ્યો કાં તો સપાટ પ્લેટ હોય છે અથવા એંગલ હોઈ શકે છે અથવા ચેનલ હોઈ શકે છે ફ્લેટ પ્લેટના કિસ્સામાં આપણે અગાઉના વર્ગોમાં ગણતરી કરી છે કે લેમ્બડા લેસિંગ રુટ 12 બાય tમાં હશે તેથી તે 145 કરતા ઓછું હોવું જોઈએ તેથી ફ્લેટ પ્લેટ લેમ્બડા માટે ફક્ત આ સૂત્રમાંથી શોધી શકાય છે જે લી રૂટ 12 બાય ટી છે અને આપણે તપાસવું પડશે કે તે 145 કરતા ઓછું હોવું જોઈએ હવે જો તે 145 કરતા ઓછું ન હોય તો આપણે શું કરી શકીએ આપણે તેની જાડાઈ વધારી શકીએ છીએ લેસિંગ જો આપણે લેસિંગની જાડાઈ વધારીએ તો લેમ્બડા લેસિંગ ઘટશે અને અમે કરી શકીએ છીએ એટલે કે આપણે લેમ્બડા લેસિંગને 145 ની નીચે બનાવી શકીએ છીએ તેથી પગલું 7 માં આપણે જે સભ્યની ગણતરી કરી શકીએ તેની સંકુચિત શક્તિની સંકુચિત શક્તિની ગણતરી કરીશું પછી પગલું 8 માં આપણે V ની ગણતરી કરી શકીએ છીએ તેથી પગલું 7 માં સંકુચિત શક્તિનો અર્થ થાય છે P કુલ સંકુચિત બળ ગમે તે સભ્ય પર આવે છે જે આપણે શોધી શકીએ છીએ અને પછી ટ્રાંસવર્સ શીયર V એ P ના 2 5 ટકા છે જેથી તેની ગણતરી કરી શકાય અને પછી ટ્રાંસવર્સ શીયર શોધ્યા પછી આપણે લેસિંગમાં બળ શોધી શકીએ છીએ કારણ કે ટ્રાંસવર્સ શીયર જો આ રીતે કામ કરે છે અને જો લેસિંગ આના જેવું હોય તો આ ઘટક પર શું બળ હશે જે શોધી શકાય છે હવે સ્ટેપ 9 પર આવીએ છીએ આપણે લેસિંગ સિસ્ટમના કોમ્પ્રેસિવ સ્ટ્રેસ અને ટેન્સિલ સ્ટ્રેસ શોધી શકીએ છીએ અને આપણે તપાસવું પડશે કે આ કોમ્પ્રેસિવ સ્ટ્રેસ અને ટેન્સિલ સ્ટ્રેસ અનુમતિપાત્ર કોમ્પ્રેસિવ અને ટેન્સિલ સ્ટ્રેસ કરતાં ઓછો છે તેથી અમે લેસિંગ મેમ્બર fcd મૂલ્યના અનુમતિપાત્ર સંકુચિત તાણને જાણીએ છીએ ચોક્કસ પાતળી ગુણોત્તર અને સ્ટીલના ચોક્કસ ગ્રેડ માટે ચોક્કસ ત્રિજ્યા માટે યોગ્ય છે અને અમે અનુમતિપાત્ર તાણ તણાવ અને વિકસિત સંકુચિત તણાવ પરના તાણ તણાવને પણ શોધી શકીએ છીએ અને તાણયુક્ત તણાવ પણ શોધી શકાય છે અને આપણે તપાસવું પડશે કે તે તેનાથી ઓછું છે કે નહીં જો તે તેનાથી ઓછું ન હોય તો આપણે વિભાગનું કદ વધારવું પડશે વિભાગનું કદ એટલે કાં તો આપણે સપાટ પ્લેટની જાડાઈ અથવા પહોળાઈ વધારવી પડશે અથવા જો આપણે એંગલ સેક્શનનો ઉપયોગ કરીએ તો આપણે વિભાગને વધારવો પડશે બરાબર એકવાર તે થાય થઈ ગયું આપણે જોડાણ માટે જઈ શકીએ છીએ તેથી જો આપણે બોલ્ટ કનેક્શનનો ઉપયોગ કરીએ તો આપણે યોગ્ય બોલ્ટ વ્યાસ પસંદ કરવો પડશે અને આપણે ફ્લેટ પ્લેટની ન્યૂનતમ પહોળાઈ b શોધવાનું છે બરાબર તેથી b બોલ્ટ વ્યાસમાંથી શોધી શકાય છે 3b 3d એ ન્યૂનતમ સપાટ પહોળાઈ હશે અને પછી જરૂરી બોલ્ટ્સની સંખ્યા પણ શોધી શકાય છે જે ફક્ત n બરાબર F બાય R અને F એ તેના પરનું બળ છે સભ્ય સભ્ય એટલે લેસિંગ સભ્ય તેથી બોલ્ટ મૂલ્યમાંથી બોલ્ટની સંખ્યા શોધી શકાય છે તેથી બોલ્ટની સંખ્યા શોધતા પહેલા આપણે બોલ્ટ મૂલ્ય R શોધવાનું છે અને અંતર અને એટલે પિચ અંતર અને કિનારી અંતર પર આધાર રાખીને અને તે સિંગલ શીયરsingle shear છે કે ડબલ શીયર આર ની ગણતરી કરવામાં આવશે જેથી એકવાર R ની ગણતરી કરવામાં આવે તો આપણે બોલ્ટની સંખ્યા શોધી શકીએ હવે સ્ટેપ 11 માં આપણે લેસિંગ સિસ્ટમ માટે અંતિમ જોડાણો ડિઝાઇન કરીશું એટલે કે આપણે બોલ્ટની સંખ્યા તપાસીએ છીએ કે તે ભારને ટકી શકે છે કે કેમ તે પર્યાપ્ત છે કે નહીં અને જો આપણે વેલ્ડ કનેક્શન માટે જઈશું તો વેલ્ડ કનેક્શનની લંબાઈ કેટલી છે તે તપાસીશું તે ભારને સહન કરવા માટે પૂરતું છે કે નહીં અને વેલ્ડની આ લંબાઈ વેલ્ડની મજબૂતાઈના આધારે નક્કી કરવામાં આવશે અને લેસિંગ મેમ્બર પર કામ કરતું બળ તેના આધારે લેસિંગ વેલ્ડિંગનું કદ અને વેલ્ડિંગ લંબાઈ નક્કી કરવામાં આવશે તેથી લેસિંગના પરિમાણો અને તેના રૂપરેખાંકનને શોધવા માટે આપણે જે પગલાંને અનુસરવાનું છે તે છે તેથી 11 પગલાંનો અર્થ છે કે આપણે અહીં ચર્ચા કરી છે કે આપણે આ પગલાંને વધુ કે ઓછા કાલક્રમિક રીતે અનુસરવાના છે અને પછી આપણે એક પછી એક શોધવાનું છે અને અંતે આપણે એ શોધવાનું છે કે લેસિંગના ઝોકનો અંતિમ કોણ શું હોવો જોઈએ શું છે લેસિંગ સાઈઝ અંતર શું છે અને બોલ્ટની સંખ્યા કેટલી છે અથવા વેલ્ડની લંબાઈ અને કદ આ તે છે જે આપણે અંતિમ આઉટપુટ બનાવવાનું છે હવે આ રુટનું સેમ્પલ સોફ્ટવેર છે જે અમે અહીં બતાવ્યું છે હકીકતમાં મારા એક વિદ્યાર્થીએ આ સોફ્ટવેર વિકસાવ્યું છે જ્યાં લેસિંગ મેમ્બર ડિઝાઇન કરી શકાય છે હવે આનો સૌથી મહત્વનો ભાગ એ છે કે ઇનપુટ લેવા માટે GUI કેવી રીતે બનાવવું કહો કે GUI કેવી રીતે વિકસિત કરવું તેનો ખ્યાલ આપવા માટે હું આ ઉદાહરણ આપી રહ્યો છું એટલે કે તે કેવી રીતે દેખાવું જોઈએ અને કેવી રીતે વપરાશકર્તા મૈત્રીપૂર્ણ વ્યક્તિ GUI બનાવી શકે છે જેથી વપરાશકર્તા તેનો ઉપયોગ કરી શકે અને ડિઝાઇનનો અર્થ ડિઝાઇન શોધી શકે અને તે શોધી શકે લેસીંગ્સના પરિમાણો અને તેની ડિઝાઇન વિગતો હવે ધારો કે પહેલા જો આપણે કોલમના પ્રકાર પર આવીએ તો હવે પ્રોગ્રામમાં આ થોડા વિકલ્પો સામેલ કરવામાં આવ્યા છે એક કોલમ જેમાં કોણ છે તેનો અર્થ એ છે કે તે બોક્સ સેક્શન અથવા અન્ય કોઈ વિભાગ અને ચેનલ ધરાવતો કોલમ હોઈ શકે છે ઠીક છે અને ચેનલ દરેકની સામે હશે અન્ય માધ્યમો ટો to ટો અથવા ચેનલ બેક ટુ બેકનો સામનો કરવો તો આપણી પાસે આ વિકલ્પો છે હવે જો આપણે એંગલ ધરાવતી કોલમ પર ક્લિક કરીશું તો આ પોપઅપ બટન આવશે જ્યાં આપણે ચોક્કસ વિભાગ શોધી શકીએ છીએ અને આ વિભાગો એટલે કે આ વિભાગોમાંથી લેવામાં આવ્યા છે અને તેમની મિલકતો SP 6 માંથી SP 6 અલગ વિભાગમાંથી લેવામાં આવી છે સાઇઝ લેવામાં આવી છે અને તેમની પ્રોપર્ટીઝ કે જે સોફ્ટવેરની લાઇબ્રેરીમાં સ્ટોર કરેલી છે અને પછી જ્યારે આપણે સેક્શનના ચોક્કસ માપ પર ક્લિક કરીએ છીએ ત્યારે તેની પ્રોપર્ટીઝ લેવામાં આવશે હવે પછી અંતર નક્કી કરવું પડશે કારણ કે Ixx ના આધારે અંતર નક્કી કરવામાં આવશે Iyy બરાબર છે તેના આધારે આપણે અંતર નક્કી કરવાનું છે તેથી અંતર અહીં પ્રદાન કરવામાં આવશે અને સ્ટીલના તાણને આપણે આપવાનું છે સ્ટીલની ઉપજ સ્ટ્રેસ પસંદ કરો અને પછી આપણે એંગલ લેસિંગ માટે જઈ રહ્યા છીએ કે ફ્લેટ પ્લેટ તે પણ આપણે નક્કી કરી શકીએ છીએ તેથી આ વિકલ્પો પણ સૉફ્ટવેરમાં સમાવિષ્ટ છે જે અમે માત્ર પ્લેટ એટલે ફ્લેટ પ્લેટ જ નહીં પણ એન્ગલ લેસિંગ પણ આપી શકીએ છીએ અને પછી અમે બીજો વિકલ્પ બનાવ્યો છે કે તે સિંગલ લેસિંગ છે કે ડબલ લેસિંગ છે કારણ કે જો આપણે સિંગલ લેસિંગ માટે જઈએ તો તે એવું દેખાય છે અને પછી તે મુજબ ગણતરી કરવામાં આવશે અને જો તે ડબલ લેસિંગ હશે તો તેની ગણતરી અલગ હશે પછી આપણે લોડ પર જવું પડશે કે કમ્પ્રેસિવ લોડ શું આવી રહ્યો છે અને કૉલમની ઊંચાઈ કેટલી છે તે વ્યાખ્યાયિત કરવાની છે અને અહીં તમે જુઓ છો કે અમે હેલ્પ બટન આપ્યું છે હેલ્પ બટનમાં જો તમે ક્લિક કરશો તો તમામ ડિઝાઈન માપદંડો મળશે એટલે કે ડિઝાઈનના સ્ટેપ્સ શું છે અને ડિઝાઈન કેવી રીતે કરવામાં આવી છે તે સિદ્ધાંત અહીં આપવામાં આવ્યો છે અને ફ્લોચાર્ટમાં તે કેવી રીતે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધ્યું છે તે આ ફ્લોચાર્ટમાં દર્શાવવામાં આવ્યું છે અને જો આપણે વિશ્લેષણમાં ક્લિક કરીએ તો તે સિસ્ટમના વિશ્લેષણ માટે જશે તો અહીં તમે જોશો કે જો આપણે ચેનલ ધરાવતો કોલમ પસંદ કરીએ તો ત્યાં બે વિકલ્પો છે આપણી પાસે ચેનલ એકબીજાની સામે છે અને ચેનલ એકબીજાની સામે છે તેથી તેની કાળજી લેવામાં આવશે અને અન્ય સમાન હશે અમે લેસિંગ સિસ્ટમ માટે એન્ગલ સેક્શન અથવા પ્લેટ સેક્શનને ધ્યાનમાં લઈ શકીએ છીએ પછી સિંગલ સિસ્ટમ સિંગલ લેસિંગ અથવા ડબલ લેસિંગ આ બધી વસ્તુઓ સમાન હશે માત્ર ત્યારે જ વસ્તુ છે જ્યારે કૉલમ ચેનલ ધરાવે છે જેથી બધી ચેનલ ગુણધર્મો એટલે કે IS SP 6 માં આપેલ ચેનલ વિભાગોની તમામ મિલકતો લેવામાં આવશે અહીં એકબીજાની વિરુદ્ધની ચેનલને ધ્યાનમાં લેવામાં આવી છે અહીં બીજા વિકલ્પ પર વિચાર કરવામાં આવ્યો છે કે જો આપણે ડબલ લેસિંગ સિસ્ટમને ધ્યાનમાં લઈએ તો ઓરિએન્ટેશન કેવી રીતે કરવામાં આવશે જે અહીં બતાવવામાં આવ્યું છે તેથી પ્રોગ્રામ ડબલ લેસિંગ સિસ્ટમની ડિઝાઇનની પણ કાળજી લઈ શકે છે બરાબર હવે આપણે એક ઉદાહરણમાંથી પસાર થઈશું જેથી આપણે જે પણ ચર્ચા કરી છે તે ડિઝાઇન સ્ટેપ્સને આ ડિઝાઇન ઉદાહરણમાં અનુસરવામાં આવશે અને આ ડિઝાઇન ઉદાહરણમાં અગાઉના ઉદાહરણને ધ્યાનમાં લેવામાં આવ્યું છે અગાઉના ઉદાહરણનો અર્થ છે વ્યાખ્યાન 35 માં આપણે ચોક્કસ વિભાગનો અર્થ ચોક્કસ સામે ધ્યાનમાં લીધો છે લોડ અને કોલમની લંબાઈ અને પછી અમે તે ISMC 300 વિભાગ અને બેક ટુ બેક 184 મિલીમીટર અંતર સાથે નક્કી કર્યું છે તેથી તેના આધારે અમે લેસિંગની વિગતો શોધવાનો પ્રયાસ કરીશું તેથી ઉદાહરણ પર આવીએ છીએ જો આપણે 1000 કિલોન્યુટનના પરિબળ અક્ષીય લોડને વહન કરવા માટે 10 5 મીટર લાંબી લેસ્ડ કૉલમ ડિઝાઇનને ડિઝાઇન કરીએ છીએ કૉલમ સ્થિતિમાં સંયમિત છે પરંતુ બંને છેડે દિશામાં નથી સિંગલ લેસિંગ સિસ્ટમ પ્રદાન કરો બેક ટુ બેક તરીકે મૂકવામાં આવેલ 2 ચેનલ વિભાગનો ઉપયોગ કરો Fe410 ગ્રેડના બોલ્ટ અને 4 6 ગ્રેડના બોલ્ટનું સ્ટીલ ધારો બોલ્ટ કનેક્શન સાથે લેસિંગ સિસ્ટમ ડિઝાઇન કરો અને સાઇટ વેલ્ડ કનેક્શન સાથે લેસિંગ સિસ્ટમ ડિઝાઇન કરો તેથી 2 કેસ માટે અમે વિચારણા કરીશું તેથી જો આપણે વ્યાખ્યાન 35 માં આપેલ ડિઝાઇન ઉદાહરણને યાદ કરીએ તો આપણે જોઈ શકીએ છીએ કે અમે ISMC 300 ચેનલ વિભાગ મેળવ્યો છે અને આ બંને વચ્ચે 184 જેટલું અંતર છે અને ચેનલો પાછળથી પાછળ મૂકવામાં આવી છે તો આ તે છે જેની આપણે પહેલેથી જ ગણતરી કરી છે હવે આપણે લેસિંગ પર આવતા દળો અને લેસિંગના પરિમાણોની ગણતરી કરીશું તેથી જો આપણે તે પહેલા આવીએ તો આપણે શું શોધી શકીએ છીએ તે આપણે શોધી શકીએ છીએ કે L બાય r શું હોવું જોઈએ અને આ L બાય r 0 7 માં L બાય r ઓછું હોવું જોઈએ હવે આ L બાય r પહેલાથી જ 93 35 અને L0 તરીકે ગણવામાં આવે છે તેથી લેસિંગની ડિઝાઇન માટે અમે આ ઉદાહરણને ધ્યાનમાં લીધું છે જે 1000 કિલોન્યુટનના પરિબળના ભારને વહન કરવા માટે 10 5 મીટર લાંબા લેસ્ડ સ્તંભની ડિઝાઇન છે અને કૉલમ બંને છેડે દિશામાં નહીં પરંતુ સ્થિતિમાં સંયમિત છે અને સિંગલ લેસિંગ સિસ્ટમ પ્રદાન કરો આ કહેવામાં આવ્યું છે અને બેક ટુ બેક તરીકે મૂકવામાં આવેલ 2 ચેનલ વિભાગનો ઉપયોગ કરો અને Fe410 ગ્રેડનું સ્ટીલ અને ગ્રેડ 4 6 ના બોલ્ટ ધારો અને લેસિંગ સિસ્ટમને બોલ્ટેડ કનેક્શન્સ સાથે ડિઝાઇન કરો અને વેલ્ડેડ કનેક્શન્સ સાથે લેસિંગ સિસ્ટમ ડિઝાઇન કરો બરાબર તેથી મૂળભૂત રીતે આ ઉદાહરણ છે જે અગાઉ વ્યાખ્યાન 35 માં કરવામાં આવ્યું છે તેથી તે જ ઉદાહરણ અહીં ધ્યાનમાં લેવામાં આવ્યું છે અને વ્યાખ્યાન 35 માં આપણે જોયું કે બે સભ્યો વચ્ચેના અંતરની ગણતરી કેવી રીતે કરવી અને વ્યાખ્યાન 35 માં ચર્ચા કરવામાં આવી છે તે વિભાગનું કદ કેવી રીતે નક્કી કરવું અને અને અમે જોયું કે ISMC 300 વિભાગ લેવા માટે પૂરતો છે આપેલ લોડની કાળજી લો અને 184 મિલીમીટર અંતર પૂરતું છે તેથી આ અગાઉ આપણે ગણતરી કરી છે હવે આપણે લેસિંગ સિસ્ટમની ડિઝાઇન પર આવીશું તેથી લેસિંગની ડિઝાઇન પર આવતા પહેલા આપણે લેસિંગનો કોણ શોધીશું તો લેસિંગનો કોણ શું હોવો જોઈએ તે નક્કી કરવું પડશે બરાબર તેથી પ્રથમ પગલામાં આપણે જોયું કે આપણે લેસીંગનો કોણ ધારણ કરવાનો છે તેથી અહીં આપણે ધારી શકીએ કે લેસીંગ થીટાનો કોણ 45 ડિગ્રી છે બરાબર અને આ ચેનલ વિભાગ માટે ગેજ અંતર SP 6 માં આપવામાં આવ્યું હતું તે 50 mm છે સાચું તેથી બોલ્ટથી બોલ્ટ વચ્ચેના અંતરનો અર્થ છે કારણ કે ચેનલ વિભાગો આ રીતે પાછળથી પાછળ મૂકવામાં આવ્યા હતા તેથી બે બોલ્ટ વચ્ચેનું અંતર હવે શોધી શકાય છે આ S છે અને આ બોલ્ટનું અંતર છે આ g છે અને તેથી બોલ્ટના કેન્દ્રથી બોલ્ટના કેન્દ્ર વચ્ચેનું અંતર જેને સામાન્ય રીતે a કહેવામાં આવે છે તેને આપણે S વત્તા 2g તરીકે શોધી શકીએ છીએ જેથી તે 184 વત્તા 2 માં 50 થઈ જશે બરાબર તેથી આ તે છે જે આપણે શોધીશું 284 mm બરાબર હવે જ્યારે આપણે a શોધી કાઢીએ ત્યારે આપણે લેસિંગ L વચ્ચેનું અંતર શોધી શકીએ છીએ કારણ કે આપણે ઝોકનો કોણ જાણીએ છીએ તે a જાણીએ છીએ બરાબર તેથી આપણે લેસિંગ બાર વચ્ચેનું અંતર શોધી શકીએ છીએ તેથી L0 ટેન થીટા દ્વારા 2a બનશે બરાબર તેથી 2 માં a 284 બાય ટેન 45 ડિગ્રી બરાબર તેથી આ 568 મિલીમીટર થઈ રહ્યું છે તેથી L અથવા L0 એટલે બે લેસિંગ વચ્ચેનું અંતર હવે 568 મિલીમીટર તરીકે નક્કી કરવામાં આવ્યું છે તો એકવાર આ થઈ જાય આપણે ryy દ્વારા L0 શોધી શકીએ છીએ ઠીક છે તેથી L0 બાય ry 0 7 L બાય r કરતાં ઓછું હોવું જોઈએ ઠીક છે r દ્વારા આ L ની ગણતરી અગાઉ 93 35 એટલે કે 0 7 માં 93 35 તરીકે કરવામાં આવી હતી તેથી આ 65 34 બની રહ્યું છે બરાબર તેથી L દ્વારા r હવે આપણે L0 બાય ry તરીકે શોધી શકીએ છીએ આપણે L0 એ 568 છે અને ryy 26 1 છે તે રીતે શોધી શકીએ છીએ બરાબર તેથી આ 21 76 બની રહ્યું છે અને આ r દ્વારા 0 7 L કરતાં ઓછું હોવું જોઈએ જેથી તે 65 34 છે અથવા તે 50 કરતા ઓછું હોવું જોઈએ બરાબર તો આપણે L0 બાય ryy 21 76 તરીકે શોધી કાઢ્યું જે આના કરતા ઓછું છે તેથી બે લેસિંગ મેમ્બર વચ્ચેનું અંતર ઠીક છે તેથી L0 ઠીક છે બરાબર હવે આપણે મહત્તમ શીયર V શોધીશું કારણ કે આપણે જાણીએ છીએ કે મહત્તમ શીયર કોમ્પ્રેસિવ લોડના 2 5 ટકા હશે તેથી આપણે 100 દ્વારા 2 5 માં 10 ઘન શોધી શકીએ છીએ તેથી 25 કિલોન્યુટન બરાબર હવે દરેક પેનલમાં ટ્રાંસવર્સ શીયર દરેક પેનલમાં V બાય n તરીકે આવશે જે 25 બાય 2 હશે તે 12 5 કિલોન્યુટન હશે બરાબર હવે આપણે લેસિંગ બારમાં બળ સંકુચિત બળ શોધવાનું છે તેથી V આપણને 12 5 કિલોન્યુટન મળી રહ્યું છે અને આપણે હવે આ બળ પરનું બળ શોધવાનું છે બરાબર તો આ આપણે આ ફોર્સને V બાય sin થીટા તરીકે શોધી શકીએ છીએ બરાબર તેથી V આપણને 12 5 બાય sin થીટા એટલે sin 45 ડિગ્રી મળ્યું છે તેથી આ 17 67 કિલોન્યુટન આવી રહ્યું છે તેથી લેસિંગ બારમાં સંકુચિત બળ આપણે આ શોધી શકીએ છીએ હવે લેસિંગ ફ્લેટનું કદ આપણે શોધી શકીએ છીએ કે આપણે લેસિંગ મેમ્બરને ફ્લેટ પ્લેટ તરીકે પસંદ કરી શકીએ છીએ જો આપણે તે પસંદ કરીએ તો આપણે લેસિંગ મેમ્બરની જાડાઈ અને પહોળાઈ તેમજ લેસિંગ મેમ્બરની લંબાઈ નક્કી કરવી પડશે તેથી લેસિંગ મેમ્બરની જાડાઈ શોધવા માટે આપણે લંબાઈ શોધવી પડશે અને લેસિંગ મેમ્બરની પહોળાઈ પણ શોધવા માટે આપણે જાણીએ છીએ કે તે બોલ્ટના વ્યાસ પર આધારિત હોવી જોઈએ તેથી આપણે બોલ્ટનો અમુક વ્યાસ ધારી શકીએ કે બોલ્ટનો વ્યાસ 16 મીમી છે તેથી કલમ 7 6 2 મુજબ લઘુત્તમ પહોળાઈની પહોળાઈ 3 થી 16 હશે ઠીક છે 48 મીમી એટલે કે આપણે 50 મીમી પહોળાઈ આપી શકીએ છીએ અને જાડાઈની જાડાઈ આપણે જાણીએ છીએ કે જે સિંગલ લેસિંગ સિસ્ટમ માટે હશે તે બે પ્લેટ વચ્ચેની લંબાઈ 1 બાય 40 હશે હવે બે પ્લેટ વચ્ચેની લંબાઈ આપણે શોધવાની છે હવે બે પ્લેટ વચ્ચેની લંબાઇ શોધી શકાય છે કારણ કે આપણે લંબાઈની ગણતરી a બાય sin 45 ડિગ્રી તરીકે કરી છે જો આપણે અગાઉના લેક્ચર પર પાછા જઈએ તો આપણે જોઈ શકીએ છીએ કે લંબાઈ એક બાય sin 45 ડિગ્રી મળી શકે છે કે આ 284 બાય sin 45 છે તેથી તે 402 આવી રહ્યું છે તેથી જાડાઈ 1 બાય 40 માં 402 થઈ જશે બરાબર તેથી તે 10 પોઈન્ટ 10 05 મિલીમીટર આવી રહ્યું છે તેથી જાડાઈને આપણે 1a 2 mm તરીકે ગણી શકીએ કારણ કે લઘુત્તમ 10 05 mm છે તેથી પ્લેટની જાડાઈ આના પરથી નક્કી કરી શકાય છે હવે r આપણે જાણીએ છીએ કે સપાટ પ્લેટ માટે t દ્વારા રૂટ 12 જેથી આપણે 12 ગણી હોય તેટલી જાડાઈ શોધી શકીએ તેથી આપણે 3 464 સાથે 3 464 r ની લઘુત્તમ ત્રિજ્યા શોધી શકીએ તેથી l r દ્વારા આપણે શોધી શકીએ છીએ કે l ની ગણતરી 402 તરીકે કરવામાં આવી હતી અને r ની ગણતરી 3 464 બરાબર છે તો આ 116 છે અને 145 કરતા ઓછું છે તો તે ઠીક છે તેથી પાતળી ગુણોત્તરની દૃષ્ટિએ આ ઠીક છે હવે આપણે શોધીશું કે સભ્યના સંકોચનીય તણાવ fcd શોધી શકાય છે કારણ કે પાતળો ગુણોત્તર આપવામાં આવ્યો છે હવે કોષ્ટક 9c પરથી આપણે fcd શોધી શકીએ છીએ કારણ કે 94 6 ઓછા 94 6 એ 110 ને અનુરૂપ fcd મૂલ્ય છે અને 83 7 એ 120 બાય 10 માં 6 ને અનુરૂપ છે તેથી 88 06 MPa fcd મૂલ્ય હવે એકવાર અમને fcd મૂલ્ય મળી જાય પછી અમે ડિઝાઇન કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ ડિઝાઇન કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ Pd શોધી શકીએ છીએ અમે Ae ને fcd માં જાણીએ છીએ તેથી Ae એ ફ્લેટ પ્લેટનો ક્રોસ વિભાગીય વિસ્તાર છે જે b માં t માં fcd મૂલ્ય 88 06 છે તેથી આ 52 84 કિલોન્યુટન આવે છે તેથી કોમ્પ્રેસિવ ધ લેસિંગ મેમ્બરની ડિઝાઈન સ્ટ્રેન્થ 52 84 કિલોન્યુટન છે જે લેસિંગ મેમ્બર પર અક્ષીય કમ્પ્રેશન ફોર્સ કરતા વધારે છે જે 17 67 છે જેની અગાઉ ગણતરી કરવામાં આવી હતી તો આ રીતે આપણે ચકાસી શકીએ કે ડિઝાઇનની મજબૂતાઈ લેસિંગ મેમ્બર પર આવતા વાસ્તવિક બળ કરતાં વધુ છે તેથી લેસિંગ મેમ્બરનું કદ બરાબર છે હવે આપણે ક્લોઝ 6 2 અને 6 1 મુજબ તાણ શક્તિ શોધી શકીએ છીએ આપણે પ્રથમ તરીકે તન્યતાની શક્તિ શોધી શકીએ છીએ અમે ગામા એમ1 દ્વારા 0 9 માં B માઇનસ dh માં t to fu નિર્ણાયક વિભાગના આનંદને કારણે શોધીશું તેથી તે આટલું હશે Tdn આપણે કહી શકીએ કે Tdn થશે 0 9 માં 50 ઓછા 18 બાય ગામા m1 છે 1 25 માં t છે 12 છે fu છે 410 તેથી આ 113 36 કિલોન્યુટન આવે છે બરાબર અને ગ્રોસ યીલ્ડિંગ Tdg ને લીધે આપણે જાણીએ છીએ કે આપણે ગામા m0 દ્વારા Agfy શોધી શકીએ છીએ તેથી Ag 50 માં 12 માં fy 250 છે ગામા m0 1 1 છે તેથી 136 36 બરાબર તેથી ડિઝાઇન ટેન્સાઇલ સ્ટ્રેન્થ આ બેમાંથી ન્યૂનતમ હશે જે 113 36 કિલોન્યુટન છે અને આ લેસિંગ બાર પર આવતા અક્ષીય તણાવ અથવા સંકોચન કરતાં વધુ છે જે 17 67 છે તેથી સલામત બરાબર તો આ રીતે આપણે શોધી શકીએ બરાબર તો આજના લેક્ચર માટે કારણ કે આપણી પાસે વધારે સમય નથી તેથી આપણે અહીં સમાપ્ત કરી શકીએ છીએ અને ફરીથી સમાપ્ત કરતા પહેલા જો હું વર્કઆઉટમાં આપણે જે કંઈ કર્યું છે તે પગલાંઓનું પુનરાવર્તન કરું તો ઉદાહરણ તરીકે આપણે પ્રથમ શોધી કાઢ્યું છે તેનો અર્થ એ છે કે આપણે પહેલા ધાર્યું છે કે ઝોકનો કોણ શું છે અને તે મુજબ આપણે બોલ્ટ વચ્ચેનું અંતર શોધી કાઢ્યું છે કે a પછી આપણને લેસિંગ મેમ્બર વચ્ચેનું અંતર મળ્યું છે પછી અમને ભૂમિતિ અને ડિઝાઇન માપદંડમાંથી લેસિંગનું પરિમાણ મળ્યું છે જે જાડાઈ પહોળાઈ અને લંબાઈ છે પછી અમને મળ્યું કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ ડિઝાઇન લેસિંગ બારની કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ અને લેસિંગ બારની ડિઝાઇન ટેન્સાઇલ સ્ટ્રેન્થ અને અમે જોયું છે કે ડિઝાઇનની કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ અને ડિઝાઇન ટેન્સાઇલ સ્ટ્રેન્થ લેસિંગ બાર પર આવતા અક્ષીય બળ પર આવતા વાસ્તવિક બળ કરતાં વધુ છે હવે આપણે લેસિંગ બારનો અર્થ કરીશું કે જો એક લેસિંગ બાર કમ્પ્રેશનમાં હશે તો બીજી લેસિંગ બાર ટેન્શનમાં હશે તેથી બંને કિસ્સાઓમાં બળની તીવ્રતા સમાન હશે એટલે કે સંકુચિત બળ માટે અને તાણ બળ સમાન લેસિંગ બાર માટે સમાન હશે અને આ તે છે જે અમે તપાસ્યું છે અને અમે ન્યુનત્તમ પાતળો ગુણોત્તર પણ તપાસ્યો છે એટલે કે પરમી એટલે કે કૉલમ સભ્યનો પાતળો ગુણોત્તર એટલે કે તે અનુમતિપાત્ર પાતળો ગુણોત્તર કરતાં ઓછો છે આ ઉપરાંત અમે લેસિંગ મેમ્બરનો પાતળો ગુણોત્તર પાતળો ગુણોત્તર લેસિંગ મેમ્બરની અનુમતિપાત્ર મર્યાદા હેઠળ છે તે પણ તપાસ્યું છે તો આ અમે તપાસો કરી છે આગળ આપણે શું કરીશું અમે જોડાણોની વિગતો માટે જઈશું બરાબર